સ્વાગત છે તમારું આ અપનો 38 મો લેકચર છે સીસ્ટમ ઓફ લીનીઅર ઇક્વેશંસ પર અને આપણે આપણી ચર્ચા ગોસ એલિમિનેશન ટેકનીક પર ચાલુ રાખીશું જે આપણે પાછલા લેકચર માં શરુ કર્યું હતું તો આજે આપણે વધુ જનરલ કેસ જોશું જેમાં આપણે ઇકોલન ફોર્મ જોશું એક ગણું મહત્વ નું રીડ્યુસ ફોર્મ જેમાં આપણે સોલ્યુશન ની કનસીસટન્સી અથવા ઇક્વેશન ની સીસ્ટમ ને ઓળખી શકીએ તો ચાલો ફરી જોઈએ જે આપણે પાછલા લેકચર માં જોયું હતું એક સાદો દાખલો લઈને અને હવે આપણે એક જનરલ દાખલો જોશું જેમાં આપણી પાસે એક મેટ્રીક્સ છે Aજેને m રો અને n કોલમ છે અને પછી આપણી જોડે આ છે xn×1અને જમણી બાજુ નું વેક્ટર bm×1 Am×nxn×1bm×1 તેથી આ ઇકોલન ફોર્મરચે છે જે આ એક્ચેલોન ફોર્મ છે જે આપણે પહેલાના લેકચરમાં સામાન્ય રીતે રજૂ કર્યું છે આ ફોર્મ હશે તો ચાલો આ શું છે તે અહીં ચર્ચા કરીએ તેથી આ એલીમેન્ટ્સ અહીં આ સિમ્બોલ દ્વારા સૂચવવામાં આવ્યા છે આ છે આ પાઈવોટલ એલીમેન્ટ્સછે અને આ નોન ઝીરો એલીમેન્ટ્સછે તો આ પાઈવોટલ એલીમેન્ટ્સ ની પ્રોપરટી શું છે તેથી આ નંબરને આપણે આ મેટ્રિક્સમાં પાઇવોટ કહીશું જ્યારે આનું બધું નીચે 0 છે અને ડાબી બાજુએ પણ આ પહેલું એલીમેન્ટ છે તેથી આપણે આની ડાબી બાજુએ વાત કરીશું નહીં ઉદાહરણ તરીકે આ અહીં એક પાઈવોટ એલીમેન્ટ છે કારણ કે ડાબી બાજુએ બધા એલીમેન્ટ્સ 0 હોય છે અને અહીં પણ બધા એલીમેન્ટ્સ 0 હોય છે અને આ સબ મેટ્રિક્સમાં બધું 0 છે તો આ છે જેને આપણે પાઈવોટલ એલીમેન્ટ્સ કહીએ છીએ ફરીથી આ ઇકોલન ફોર્મમાં આ રીડ્યુસ ફોર્મ માં જેને આપણે આ મેટ્રિક્સ કહીએ છીએ અથવા આ એલીમેન્ટ પાઈવોટ કહેવાશે કારણ કે અહીં બધું 0 છે અહીં બધું 0 છે અને આ સબ મેટ્રિક્સમાં માં બધું અહીં 0 છે તેવી જ રીતે આ એક પાઈવોટ છે જો તે નોનઝીરો એલીમેન્ટ છે અને આ બધું આ એક છે 0 અને આ બધું બધું 0 છે તેથી તે એ છે કે તે પાઈવોટ ની પ્રોપરટી છે તે એક નોનઝીરો નંબર છે અને તમામ આના નીચેના એલીમેન્ટ 0 છે આના પર બાકી રહેલા બધા એલીમેન્ટ 0 છે અને આપણી પાસે આ સ્પેશીયલ સ્ટરકચર છે કે જેને મેટ્રિક્સ છે જેને આપણે ઇકોલન ફોર્મ કહીએ છીએ આપણી પાસે છે કે આ પ્રથમ કેટલીક રો નોનઝીરો રો છે આ નોનઝેરો રો અને અહીં છેલ્લા કેટલાક રો જે આપણે જોઈએ છીએ તે 0 વારી રો છે તેથી આ અહીં 0s છે તેથી નીચે આ બધી રો આપણે 0s સાથે અહીં સેટ કરી છે જમણી બાજુ જે આ સિમ્બોલ કરી શકે છે તેથી આ 0 આ એલીમેન્ટ હોઈ શકે છે અથવા તે 0 ન હોઈ શકે કે જે તે સિમ્બોલ છે જેનો આપણે અહીં ઉપયોગ કરી રહ્યા છીએ ફક્ત સામાન્ય રીતે આ ઇકોલન ફોર્મનું પ્રતિનિધિત્વ કરવા માટે અહીં આપણી પાસે આ પાઈવોટલ એલીમેન્ટછે જે હંમેશાં નોનઝીરો એલીમેન્ટ હોય છે અને હવે ઓળખ એજ સરખી છે તો અહીં આ પાઈવોટલ એલીમેન્ટ છે અને તે નોનઝીરો છે અને આ સિમ્બોલ અથવા આ સ્ટાર સાથે અહીં આ તે અન્ય એલીમેન્ટ છે જે તેઓ 0 હોઈ શકે છે અને તેઓ 0 ન પણ હોઈ શકે પરંતુ અહીં જે મહત્વનું છે તે આપણને આપેલ આ ઇકોલન ફોર્મ માં મૂકવા માટે આ સ્ટ્રક્ચરમાં લાવો જે આ મેટ્રિક્સ ધરાવે છે A|b⊠ | 0 0 ⊠ | 0 0 0 ⊠ | 0 0 0 0 | | 0 0 0 0 ⊠ | 0 0 | | 0 0 | તેથી અહીં પછી આ સ્ટેપ જેવું સ્ટરકચર છે અને આપણે આ ફોર્મમાં મૂકવાનું લક્ષ્ય છે જેથી આપણે આ સ્ટ્રક્ચરની નીચે આ 0s અહીં આ સ્ટ્રક્ચર જેવા સ્ટેપ રાખીએ અને જો ત્યાં ઝીરો રોહોય તો તેઓ આ મેટ્રિક્સના આ તળિયે લઈ જાય છે અને પછી આ ઓગ્મેનટેડ ભાગમાંથી જે આ b ને અનુરૂપ હતું તે અહીં આ એલીમેન્ટ 0 હોઈ શકે છે અને 0 ન પણ હોઈ શકે તેથી એકવાર આપણે ઘટાડો કરીશું અને આપણે ઉદાહરણોમાંથી એકમાં જોશું કે આ ઇકોલન ફોર્મને બરાબર કેવી રીતે મેળવી શકાય તેથી જો તમને ત્યાં યાદ હોય કે આ ગોસ એલિમિનેશન મૂળભૂત રીતે ત્રણ સ્ટેપ સાથે હતું પ્રથમ જે તમારી સિસ્ટમને આ ઓગ્મેનટેડ મેટ્રિક્સમાં મૂકે છે ત્યારબાદ ઓગ્મેનટેડ મેટ્રિક્સને બરાબર આ ઇકોલન ફોર્મમાં ઘટાડે છે જેને આપણે કહીએ છીએ અને પછી આપણે આ પાઈવોટ એલીમેન્ટને ઓળખવાની જરૂર છે પાઈવોટ એલીમેન્ટ આ મેટ્રિક્સના મહત્વપૂર્ણ એલીમેન્ટ છે અને પછી આપણે સોલ્યુશન વિશે પણ વર્ણવી શકીએ છીએ કે શું આપણી પાસે કોઈ યુનિક ઉપાય હશે અથવા સોલ્યુશન અસ્તિત્વમાં નથી અથવા આપણી પાસે ઇનફાઈનાઈટ ઉકેલો છે જ્યારે આપણે આ પાઈવોટ એલીમેન્ટને ઓળખી કાઢીએ ત્યારે આપણે આ કનસીસટન્સીના રૂપમાં સિસ્ટમનું લક્ષણ બનાવી શકીએ છીએ તેથી આ ઇકોલન ફોર્મમાં મૂકવું તે અહીં સૌથી મુશ્કેલ ભાગ છે તેથી એકવાર આપણી પાસે ઇકોલન ફોર્મ આવે છે જેમાંથી ઉકેલો આવે છે ફક્ત આ બેક સબસ્ટીટ્યુશન દ્વારા જેનું આપણે અગાઉના લેકચરમાં સરળ ઉદાહરણોમાં અવલોકન કર્યું છે તેથી આપણી પાસે આ કહેવાતી પાઈવોટ રો છે તેથી અહીં આપણે આ પાઈવોટ એલીમેન્ટઓ ને ઉપર લઈ ગયા છે અને પછી જો આપણી મેટ્રિક્સA માં કંઈક 0 છે જેને આપણે મેટ્રિક્સના આ તળિયે લાવ્યા છે તેથી આ પાઈવોટ રોઓ છે કારણ કે હવે દરેક રોઓનું પાઈવોટછે આ પાઈવોટ રો છે અને બાકીના અહીં આને ઝીરો રોઓ કહેવામાં આવે છે તેથી જો આ સંખ્યામાં r હોય જે સામાન્ય રીતે આપણે પાઈવોટ રોઓ માટે નોટેશન વાપરીએ છીએ તેથી જો આ રો છે અને આપણી પાસે કુલ m રો છે તેથી કુદરતી રીતે આ ઝીરો રો m માઈનસ r હશે આ તે સ્ટ્રક્ચરછે જેનો આપણે ઉપયોગ કરીશું તેથી આ હોવા છતાં હું અહીં ફક્ત એક વ્યાખ્યા રજૂ કરું છું જોકે તમે આ રેંક વિશે વધુ વાત કરી શકશો કારણ કે આ રેંકની એકમાત્ર વ્યાખ્યા નથી આ રેંક માટે બીજી ઘણી વ્યાખ્યાઓ છે પરંતુ આ તેમાંથી એક છે કે મેટ્રિક્સ નો આ રેંક પાઈવોટની સંખ્યા તરીકે વ્યાખ્યાયિત થયેલ છે કારણ કે પાછળથી તમે વૈકલ્પિક વ્યાખ્યામાં અવલોકન કરશો જે ફરીથી આ તરફ દોરી જશે Rank r અને તે કારણ છે કે આ પાઇવોટ્સની સંખ્યા અથવા આ પાઇવોટ્સની ઓળખ એક પાઈવોટ એલીમેન્ટ માટે ખૂબ મહત્વપૂર્ણ છે તેથી અહીં મેટ્રિક્સનો રેંક મેટ્રિક્સની બીજી ખૂબ જ મહત્વપૂર્ણ કોણસેપ્ટને આ નંબર r તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે જે પાઇવોટ્સનીની સંખ્યા છે તેથી આ વ્યાખ્યા સાથે આપણે આગળ વધીએ છીએ અને પછીથી આપણે આ રેંક વિશે વધુ વાત કરીશું તેથી જો આપણે કહીએ કે આ ઓગ્મેનટેડ મેટ્રિક્સમાં Rank r તો પછી આપણે આ ઓગ્મેનટેડ મેટ્રિક્સથી જે અવલોકન કરી શકીએ છીએ તેના થી આપણે ઘણી વસ્તુઓ ઓળખી શકીએ અહીં એક એ છે કે જો આ એલીમેન્ટઅહીં છે જો આ એલીમેન્ટ અહીં આ ઝીરો રોમાં છે જો તે 0 ની બરાબર ન હોય તો ઇક્વેશન ઇનકનસીસટન્ટ બને છે અને શા માટે ઇનકનસીસટન્ટ છે કારણ કે આપણી પરિસ્થિતિ એવી છે કે 0 કંઈક નોનઝીરો સમાન છે જેની પહેલાના લેકચરમાંમાં આપણે ચર્ચા કરી છે તેથી જો આપણા ઇકોલન ફોર્મમાં આપણે આ નોનઝીરો નંબર તરીકે મળ્યું તો સિસ્ટમ ઇનકનસીસટન્ટ છે અને અર્થ એ કે સિસ્ટમનો કોઈ સોલ્યુશનનથી તેથી આ પહેલી ઓળખ છે કે આપણે આ ઇકોલન ફોર્મમાંથી મેળવીશું અથવા આપણે હવે જે રેંકની વ્યાખ્યા આપી શકીએ છીએ કારણ કે આપણે પહેલાથી જ આ નંબર r દ્વારા મેટ્રિક્સ નો રેંક વ્યાખ્યાયિત કર્યો છે તેથી rની દ્રષ્ટિએ આપણે હમણાં જ વાત કરીશું જે આ મેટ્રિક્સ A ને અનુરૂપ છે આ આ ઓગ્મેનટેડ મેટ્રિક્સનો આ પહેલો ભાગ અને બીજો અહીં આ કોલમ આ b હતો અને આ હોલ મેટ્રિક્સજેને આપણે આ b કહીએ છીએ તેથી આ ઓગ્મેનટેડ મેટ્રિક્સ છે તેથી અહીં મુદ્દો હવે આ પરિસ્થિતિમાં રેંક છે કે Aનો રેંક શું છે રેંક A આ માંથી હશે કે કેટલા પાઈવોટ છે ત્યાં r પાઈવોટ છે તેથીa નો રેંક r હશે પરંતુ જો આ નોનઝીરો એલીમેન્ટ છે તો અહીં એક પાઈવોટ પણ હશે તેથી આ બધા 0 બનાવવા માટે અમે તેને વધુ ઘટાડી શકીએ છીએ અને ઓછામાં ઓછા એક ઇક્વેશનનો માં તેઓ અહીં નોનઝીરો નંબર હશે સિસ્ટમ ઇનકનસીસટન્ટ છે તે સ્પષ્ટ છે કે જ્યારે પણ આપણે તેમાંની એક હોય ત્યારે આ ઝીરો રોઓને અનુરૂપ અહીં નોનઝીરો નંબર છે પછી સિસ્ટમ ઇનકનસીસટન્ટ છે પરંતુ રેંકની દ્રષ્ટિએ આપણે જેને કહી શકીએ છીએ કે A મેટ્રિક્સનો રેંક જે આ છે અહીં RankA રેંકA મેટ્રિક્સ આ r માં છે છે પાઈવોટ એલીમેન્ટની સંખ્યા અને આ આ ઓગ્મેનટેડ મેટ્રિક્સના રેંકની બરાબર નથી કારણ કે આ પરિસ્થિતિમાં શું થશે જ્યારે આનોનઝીરો નંબરો છે પછી આ આખા મેટ્રિક્સનો રેંક તેનો અર્થ એ કે આખા મેટ્રિક્સમાં પાઈવોટની સંખ્યા RankA કરતા વધુ હશે અને તે કિસ્સામાં પછી આપણી ઇનકનસીસટન્સી હશે તેથી જો આ બે મેટરાઈસીસ RankA અને આ ઓગ્મેનટેડ મેટ્રિક્સ નો રેંક અલગ હોય તો આપણી પાસે સિસ્ટમની ઇનકનસીસટન્સી છે અને આ બરાબર થશે જ્યારે આપણી પાસે અહીં ઝીરો વાળી રોને અનુલક્ષીને કંઈક ન નોનઝીરો હશે તો અહીં આ કોલમમાં તેમજ છેલ્લા કોલમમાં અથવા બીજા શબ્દોમાં આપણે કહીએ છીએ કે આપણી પાસે છેલ્લા કોલમમાં પાઈવોટ છે અને આ ઇનકનસીસટન્સીનો કેસ છે તેથી ઘણી રીતે આપણે આની ચર્ચા કરી શકીએ છીએ તે પહેલેથી જ અહીં હતી કારણ કે આ 0 ની બરાબર નથી તેથી ઇનકનસીસટન્ટ અથવા આપણે કહીએ છીએ કે આ સૌથી જમણા કોલમનો પાઈવોટ ભાગ છે અને આ બરાબર ત્યારે થશે જ્યારે આપણી પાસે આ અહીં નોનઝીરો હોય આમાંથી એક નંબર નોનઝીરો છે તેથી આપણી પાસે કાં તો જમણી બાજુની કોલમનો પાઈવોટ ભાગ છે અથવા આપણે રેંક a કરીએ છીએ એ ઓગ્મેનટેડ મેટ્રિક્સની રેંકની બરાબર નથી અથવા આપણે તેને જોઈને કહીશું કે જો આ નોનઝીરો છે તો આપણી પાસે કોઈ સોલ્યુશનનો કેસ નથી તેથી હવે આગળની સંભાવના જ્યારે આ 0 હશે ત્યારે થશે તેથી જો આ એલીમેન્ટ અહીં 0 હોય તો આપણી પાસે સિસ્ટમ કનસીસટન્ટ છે કારણ કે ત્યાં 0 જેવું કંઈ નથી તે કિસ્સામાં નોનઝીરો બરાબર છે તેથી જો આ 0 હોય તો આપણી પાસે બે સંભાવનાઓ છે અને તમારી પાસે એક નોંધ લેવા જેવી બાબત છે કારણ કે Ax 0 ની બરાબર છે તે હંમેશાં કનસીસટન્ટ છે જે અહીંથી આવતા સમાવેશ છે કારણ કે જ્યારે આપણી પાસે આb 0 છે તેથી આ જમણો કોલમ અને બધું 0 છે તેથી સ્વાભાવિક રીતે આ સંખ્યાઓ 0 હશે 0 બધું છે અને આપણે શરૂઆતથી ફક્ત રો ઓપરેશન કરી રહ્યા છીએ તેથી કંઈપણ બદલાશે નહીં તેથી તેઓ ચોક્કસપણે 0 હશે જ્યારે આપણી પાસે Ax બરાબર 0 હશે

તેથી તે સ્થિતિમાં સિસ્ટમ હંમેશાં કનસીસટન્ટ હોય છે જેનો અર્થ એ કે Axની બરાબર 0 ની પાસે હંમેશાં સોલ્યુશન હોય છે તેથી આપણે પછીથી થોડી વધુ વાત કરીશું અને હવે જ્યારે આપણે આ કેસને ધ્યાનમાં લઈએ છીએ કે આ બધા ઝીરો છે એટલે કે સિસ્ટમ કનસીસટન્ટ છે તો ત્યાં બે કેસ છે જેમાં પ્રથમ અહીં પાઈવોટ એલીમેન્ટની સંખ્યા અનનોનની સંખ્યા જેટલી હોય છે અને આ કેસ આપણે છેલ્લા વ્યાખ્યાનમાં પણ જોયો છે અને આ તે કિસ્સામાં છે જ્યારે આપણી પાસે બરાબર અથવા બીજા શબ્દોમાં હોય છે કે દરેક કોલમમાં પાઈવોટ છે કારણ કે જો કોલમ બરાબર અનનોનની સંખ્યા છે તેથી જો દરેક કોલમમાં પાઈવોટ હોય તો સિસ્ટમનો એક અનોખો ઉપાય છે કારણ કે કોલમમાં એક કરતાં વધુ પાઈવોટ ન હોઈ શકે કારણ કે આ પ્રોપરટીને કારણે કે આ બધું નીચે 0 હોવું જોઈએ તેથી દરેક કોલમમાં ફક્ત એક પાઈવોટ હોઈ શકે છે અને આ પાઈવોટની સંખ્યા સમાન અનનોનની સંખ્યા નો અર્થ એ કે દરેક કોલમનો પાઈવોટ છે કારણ કે સંખ્યાબંધ કોલમ ની સંખ્યા અનનોનની સંખ્યા ના સમાન છે તેથી તે સ્થિતિમાં સિસ્ટમનો અનોખો ઉપાય હશે અમે આજે આ દાખલાની સહાયથી આ બધી ચર્ચા કરીશું તેથી હમણાં રેંકની દ્રષ્ટિએ જો આપણે RankA અને Rankb વિશે વાત કરીશું તો તેઓ હવે સમાન હશે અને તે આ r ની બરાબર અથવા આ n ની બરાબર છે તેથી તે રેંકની બાબતમાં તે છે જે પછીથી આપણે વિગતમાં વધુ ચર્ચા કરીશું અને હવે બીજી સંભાવના પર આવી રહ્યા છીએ કે જો આનો અર્થ 0 થાય તો આપણી પાસે કનસીસટન્સી હોય છે અને પાઈવોટ એલીમેન્ટની સંખ્યા અનનોન ની સંખ્યા કરતા ઓછી હોય છે તેથી આ કિસ્સામાં શું થશે સિસ્ટમ પાસે ઇનફાઈનાઈટ ઘણા ઉકેલો હશે જ્યારે આ કેસ હશે અને ત્યાં આપણે આ ફ્રી વેરીએબલ અને ડીપેનડન્ટ વેરીએબલનો કોનસેપ્ટ રજૂ કરીશું અને પછી આપણે સોલ્યુશન મેળવી શકીશું તેમ મારો અર્થ છે કે આપણે બનાવી શકીશું તે ઇનફાઈનાઈટ ઘણા ઉકેલો અથવા રેંક ની દ્રષ્ટિએ આપણે ફરીથી શું કહીશું RankA કનસીસટન્સી માટે Rankb બરાબર છે પરંતુ આ રેંક અનનોનની સંખ્યા કરતા બરાબર છે આ તે જ છે જે આપણે રેંકની દ્રષ્ટિએ પણ આ કનસીસટન્સી વિશે વાત કરી છે તેથી અહીં સમસ્યા પર આવતા આપણે હવે ચર્ચા કરીશું આ સિસ્ટમનો આ સોલ્યુશન Ax b ની બરાબર છે જ્યાં સિસ્ટમ પ્રમાણે અનુરૂપ ઓગ્મેનટેડ મેટ્રિક્સ અહીં લખાયેલ છે b1 2 3 ∈R તેથી આપણી પાસે કેટલી 4 રો છે અને આપણી પાસે 5 કોલમ છે તેથી આ એક એવો કેસ છે જ્યાં આપણી પાસે ખરેખર 5 અનનોન છે તેથી કોલમની સંખ્યા એટલે અનનોનની સંખ્યા કારણ કે અહીં આ A છે અને આપણી સિસ્ટમ છે કે આ Ax બરાબર છે b તેથી અહીં આ x એ તેને x1 x2 x3 x4 અને x5 જેવા હશે તેની સાથે કનસીસટન્ટ બનાવવું આવશ્યક છે તેથી ત્યાં 5 અનનોનછે અને તેથી આ 5 કોલમ દરેક કોલમ આ x1 ને અનુરૂપ હશે આ x2 આ x3 છે આ x4 છે આx5 છે તેથીકોલમની સંખ્યા હંમેશાં અહીં A નો અર્થ દર્શાવે છે આ આખું ઓગ્મેનટેડ મેટ્રિક્સ નથી જે a ને અનુલક્ષીને છે b સાથે અનુરૂપ છે તે અહીં છે તેથી આમાંના કોલમની સંખ્યા આપણી સિસ્ટમમાં એલીમેન્ટ ની સંખ્યાને રજૂ કરશે તેથી આ તે 5 અનનોન છે અને અહીં બીજો બીટા બેઠો છે જે આ રીઅલ નંબર સાથે સંબંધિત છે તેથી આ બીટા એક રીઅલ નંબર છે અને આપણે ચર્ચા કરીશું કે બીટાના કયા મૂલ્યો માટે આપણી પાસે સિસ્ટમનો સોલ્યુશન છે અથવા આપણી પાસે સોલ્યુશન નથી આ બધા કનસીસટન્ટ ભાગ પણ આ ચોક્કસ કેસમાં બીટા પર નિર્ભર રહેશે તો ગોસ એલિમિનેશન નો શુ વિચાર છે અથવા રીડકશન ટેકનીક થી આ ઇકોલન ફોર્મ માં આપણે ઇકોલન ફોર્મ માં થી ઓગ્મેનટેડ મેટ્રિક્સ મેળવવો છે અને પ્રથમ સ્ટેપ છે આ બધા નંબર ને બનાવવાના 2 1 3 0 આ પ્રથમ રો માંથી તેથી જો આપણે આ રો માંથી 2 રો 2 વખત 2 બાદ કરીએ તો પછી આ 0 હશે આપણું ધ્યાન ફક્ત આ 0 નિર્ધારિત કરવાનું છે બાકીનું તે પ્રમાણે બધું બદલાશે પરંતુ આપણે સેટ કરીશું કે આપણે આ x 1 ને ઇક્વેશન નંબર 2 થી દૂર કરીશુંઆપણે આ અનુરૂપ x 1 ને એલીમીનેટ કરીશું આ ઇક્વેશન નંબર 3 અને ઇક્વેશન નંબર 4 માં થી કો એફ્ફીશીયન્ટને તો આપણને આ એલિમેનટરી ઓપરેશન કરવા પડશે R2R2 2R1 R3R3R1 R4R4 3R1 b1 0 4 3 R2R3 b1 4 0 3 R4R4R2 b1 4 0 1 R4R4 3R3 b1 4 0 1 તો આ રીડ્યુસ ફોર્મ છે અને હવે આપણી જોડે ઘટાડવા જેવું કશું નથી તેથી આ રીડ્યુસ ફોર્મ છે અને હવે આપણે ઓળખીશું કે જ્યારે β ≠ 1 થશે ત્યારે આપણે પ્રથમ કેસ લઈશું તેથી જો આપણે આ કેસ લઈએ ત્યારેβ≠ 1 તેનો અર્થ એ કે અહીં કંઈક નોનઝીરો છે જ્યારે β≠ 1 અને તેનો અર્થ એ કે છેલ્લી કોલમમાં પાઈવોટનો અર્થ છે કે આપણી પાસે ઇનકનસીસટન્ટ સિસ્ટમ છે અને અથવા બીજા શબ્દોમાં કહીએ તો આપણી પાસે 0 નોનઝીરો બરાબર છે તેથી બંને કિસ્સાઓમાં જ્યારે આ β ≠ 1 સિસ્ટમ ઇનકનસીસટન્ટ છે અને આપણી પાસે સિસ્ટમ માટે કોઈ સોલ્યુશન નથી તેથી તેનો અર્થ એ કે આ નો સોલ્યુશન વારો કેસ છે અને કેસ 2 જ્યારે આપણે ધ્યાનમાં લઈશું β 1 તેથી જ્યારે β 1 ત્યારે આ તે જ સ્થિતિ છે જ્યાં આપણે સોલ્યુશન વિશે ચર્ચા કરીશું કારણ કે સિસ્ટમ હવે કનસીસટન્ટ બને છે છેલ્લી રો 0 થઈ ગઈ છે તેથી હવે આ સિસ્ટમ કનસીસટન્ટ છે હવે આપણી પાસે છેલ્લી કોલમ પાઈવોટ નથી તો ચાલો આપણે પાઈવોટને ઓળખીએ કારણ કે તે બીજું મહત્વનું પગલું છે પ્રથમ કોલમમાં આ પાઈવોટ છે આ પાઈવોટ નથી તેથી દરેક રો અને દરેક કોલમમાં ઓછામાં ઓછું એક કોલમ હશે જે પણ સાચું છે આ અહીંની હકીકત છે કારણ કે જો આ કોલમ છે તો બીજું કંઈ કોલમ ન હોઈ શકે કારણ કે 2 કોલમ ન હોઈ શકે તે આ કંઇક નોનઝીરો છે Take x21x52then x4 122 x34 42 x19 21 9 52 x1 x2 x3 x4 x5 9 0 4 0 0 1 2 1 0 0 0 2 9 5 1 તેથી આ x2 અમે અહીં ફ્રી વેરીએબલ તરીકે ચિહ્નિત કર્યા છે અને આ કોલમનો પાઈવોટ ભાગ છે તેથી તે x3 ને અનુરૂપ છે તમે ફ્રી વેરીએબલ તરીકે નથી લઈ રહ્યા તેથી આ છે તેથી તેને આપણે ડીપેનડન્ટ વેરીએબલ તરીકે ઓળખીએ તેથી આ x 3 ડીપેનડન્ટ છે આ ફ્રી નથી આપણી પાસે ત્યાં પાઈવોટ છે તેથી જ્યાં પણ આપણી પાસે પાઈવોટ છે ત્યાં આપણે તેમને ડીપેનડન્ટ વેરીએબલ તરીકે ચિહ્નિત કર્યા છે અને જ્યાં પણ આપણી પાસે પાઈવોટ નથી ત્યાં આપણે તેમને ફ્રી વેરીએબલ તરીકે ચિહ્નિત કરીશું જે એક સરળ અલ્ગોરિધમ છે જે આપણે અહીં અનુસરીશું તે જરૂરી નથી કે આપણે આ કરવાનું છે આ રીતે પરંતુ આ એક ખૂબ જ સીસટમેટીક એપરોચ છે તેથી કોલમ નંબર 1 પર જાઓ જો તેની પાસે કોઈ પાઈવોટ એલીમેન્ટ હોય તો આ ડીપેનડન્ટ વેરીએબલ તરીકે ચિહ્નિત કરે છે આગલી કોલમ 2 પર જાઓ તેમાં પાઈવોટ એલીમેન્ટ નથી કોલમ 2 માં કોઈ પાઈવોટ એલીમેન્ટ નથી અમે ફ્રી વેરીએબલ તરીકે માર્ક કરીશું કોલમ નંબર 3 માં પાઈવોટછે પછી આ ડીપેનડન્ટ વેરીએબલતરીકે ચિહ્નિત થયેલ છે ફરીથી કોલમ નંબર 4 એક પાઈવોટ છે તેથી આ આપણે ડીપેનડન્ટ વેરીએબલ છે કોલમ નંબર 5 તરીકે ફરીથી ચિહ્નિત કર્યું છે આપણે ફ્રી વેરિયેબલ તરીકે ચિહ્નિત કર્યા છે કારણ કે તેમાં પાઈવોટ નથી હમણાં આ કરવાથી આપણી પાસે ઘણી બધી વસ્તુઓ હાથમાં છે કારણ કે ફ્રી વેરિયેબલ્સ એટલે કે આપણે પસંદ કરી શકીએ છીએ આપણે આપણને ગમે તે કિંમતો આપી શકીએ છીએ અને જ્યારે પણ સિસ્ટમમાં આપણી પાસે ફ્રી વેરિયેબલ્સ છે તેનો અર્થ એ કે આપણી પાસે ઇનફાઈનાઈટ ઘણા ઉકેલો છે તેથી આ ઇનફાઈનાઈટ ઘણા ઉકેલોનો કેસ છે કારણ કે આપણી પાસે ફ્રી વેરિયેબલ્સ છે ફ્રી વેરિયેબલ્સ ફરીથી અર્થ થાય છે કે તેઓ ફ્રી છે તમે જે પસંદ કરો તે પસંદ કરી શકો છો તેથી આ કિસ્સામાં આપણી પાસે બે હકીકતો છે ફ્રી વેરિયેબલ્સ તેથી આપણી પાસે અહીં અત્યારે ખરેખર વેરિયેબલ્સને માટે પસંદ કરવાની વધુ સંભાવનાઓ છે તેથી આ x2 અને x5 આ બે ફ્રી વેરિયેબલ્સ છે તેથી આપણે x 2 આલ્ફા 1 અને x 5 ને આલ્ફા 2 તરીકે લઈશું તે કિસ્સામાં હવે આ ઇક્વેશન 3 થી આપણે x 4 લખી શકીએ છીએ તેથી અહીંથી 2 ગુણ્યા x 4 આ x 5 અને x બાદ બરાબર છે 5 આપણે x લીધું છે તેથી આ x 4 આપણે આલ્ફા 2 ની દ્રષ્ટિએ લખી શકીએ છીએ એ જ રીતે આ ઇક્વેશન નંબર 2 માંથી x 3 આપણે આ ડીપેનડન્ટની દ્રષ્ટિએ લખી શકીએ છીએ જ્યાં આ ફ્રી વેરિયેબલ્સ અને 1 ઇક્વેશનના x 1 પણ આપણે આ ફ્રી વેરિયેબલ્સ આલ્ફા 1 અને આલ્ફા 2 ની દ્રષ્ટિએ લખી શકીએ છીએ વેક્ટર ફોર્મ આપણે તેમને મૂકી શકીએ છીએ તેથી x 1 x 2 x 3 x 4 દરેકમાંથી કોનસ્ટન્ટ તેથી x 1 થી આપણી પાસે આ 9 છે કારણ કે x 2 થી કોનસ્ટન્ટ ફક્ત આલ્ફા 1 જ હતું તેથી આ x 3 થી કોનસ્ટન્ટ કંઇપણ નથી જેવું આપણી પાસે 4 જેટલું કોનસ્ટન્ટ છે અને x 4 માંથી કંઇક બરાબર નથી અને x 5 માંથી પણ આપણી પાસે કોનસ્ટન્ટ તરીકે લેવાનું કંઈ નથી અને પછી આ આલ્ફા 1 અને પછી બાકીના x 1 માંથી ઉદાહરણ તરીકે આપણી પાસે 9 ઓછા 2 છે તેથી માઈનસ 2 આલ્ફા 1 સાથે હતી તેથી અહીં 2 ઓછા અને આલ્ફા 2 સાથે આપણી પાસે અહીં x 1 માં આલ્ફા 2 છે આપણી પાસે માઈનસ 9 5 છે આ અહીં આ વેક્ટરમાં લેવામાં આવ્યું છે તેથી હવે આપણે આ વિશિષ્ટ સ્વરૂપમાં આ x 1 x 2 x 3 x 4 અને x 5 લખી શકીએ છીએ જ્યાં આપણી પાસે આ ફ્રી વેરિયેબલ્સ પ્રથમ વેક્ટર ફ્રી છે અને પછી આ આલ્ફા 1 સાથે છે એક ફ્રી વેરિયેબલ્સ વેક્ટર ફરીથી અહીં આવી રહ્યું છે અને x 2 ફરીથી આ ત્રણ વેરીએબલ સાથે આ ફ્રી વેક્ટરમાંફરીથી આ વેક્ટર આવી રહ્યું છે તેથી ફક્ત ટિપ્પણી કરવા માટે કે આ ફ્રી વેરિયેબલ્સ ઇનફાઈનાઈટ ઘણા ઉકેલો માટે જવાબદાર છે તેથી જ્યારે નિષ્કર્ષમાં આપણી સિસ્ટમમાં ફ્રી વેરિયેબલ્સ હોય ત્યારે તેનો અર્થ એ કે કેટલીક કોલમમાં પાઈવોટ નથી અને તે કિસ્સામાં આ ઇનફાઈનાઈટ ઘણા ઉકેલોનો કેસ હશે એક ઇન્વર્ટિબલ મેટ્રિક્સ પાસે કોઈ ફ્રી વેરિયેબલ્સ હશે નહીં તે કારણ સ્પષ્ટ છે કારણ કે એકવાર ઇન્વર્ટિબલ મેટ્રિક્સનું આપણે ખરેખર યુનિક ઉકેલો મેળવીએ છીએ અને જો આપણી પાસે કોઈ યુનિક સમાધાન હોય તો આપણી પાસે કોઈ ફ્રી વેરિયેબલ્સ અથવા અન્ય કોઈ રસ્તો નહીં હોય જો આપણે અવલોકન કરીએ કે ત્યાં કોઈ ફ્રી વેરિયેબલ્સનથી આનો અર્થ એ કે આ A પણ ઉલટાવી શકાય તેવો છે તેથી આ વેક્ટર જે Axનો સોલ્યુશન આપે છે તે 0 ની બરાબર છે આપણે શું જોયું છે કે Ax માટે 0 બધા બરાબર ઉકેલો આપણે તે બે વેક્ટરની મદદથી બનાવી શકીએ છીએ 21000T 9 50 4 0 51T આ આલ્ફા 1 સાથે દેખાઈ રહ્યું હતું અને આ આલ્ફા 2 સાથે દેખાઈ રહ્યું હતું અમે હમણાં જ અહીં આ ટ્રાન્સપોઝનો ઉપયોગ કર્યો છે કારણ કે તે આ કોલમ સ્વરૂપમાં આપવામાં આવ્યા હતા તેથી આ વેક્ટર્સ તેઓ કહેવાતા આ Axના સોલ્યુશનના જનરેટર 0 ની બરાબર છે તે જ આપણે નિરીક્ષણ કર્યું છે અને આ જનરેટર એ BASIS છે જેનો આધાર છે તેથી આ શબ્દ અમે થોડા સમય પછી રજૂ કરીશું તેથી કેટલીક તકનીકી શરતો જેનો હું હમણાં જ ઉલ્લેખ કરી રહ્યો છું પરંતુ તે પછીના વ્યાખ્યાનમાં ચર્ચા કરવામાં આવશે તેથી આ જનરેટર્સ કે જે આપણે આ પહેલા જોયા છે તેને BASIS કહેવામાં આવે છે કારણ કે આ તે મુખ્ય કમપોનન્ટ છે જે સોલ્યુશનનું જનરેટર છે તેથી આને ફરીથી સોલ્યુશન સ્પેસનું BASIS કહેવામાં આવે છે વધુ એક ટર્મ આવી છે આ Axની સોલ્યુશન સ્પેસ 0 બરાબર છે કારણ કે આ Ax 0 ની બરાબર છે ઉદાહરણ તરીકે તે કિસ્સામાં ઇનફાઈનાઈટ ઘણા ઉકેલો છે અને આ વેક્ટર્સને સ્પેસનો આધાર કહેવામાં આવે છે જ્યાં આપણી પાસે ત્યાં ઘણા બધા ઉકેલો છે અને તે જગ્યાને નલ સ્પેસ પણ કહેવામાં આવે છે જેની આપણે આગળના વ્યાખ્યાનમાં ચર્ચા કરીશું બરાબર અહીં નલ સ્પેસ વેક્ટર્સ સ્પેસ છે તેથી ફરીથી અહીં એક વધુ શબ્દ વેક્ટર સ્પેસ આવે છે તેથી આ નલ સ્પેસ જે અહીં સોલ્યુશન સ્પેસ છે તે વેક્ટર્સ સ્પેસ છે અને અહીં સેટની કેટલીક પ્રોપરટીઝછે જે સોલ્યુશન સેટ વિશે આપણે વાત કરી રહ્યા છીએ જે પછીથી વેક્ટર્સ સ્પેસ તરીકે બોલાવાશે જેમ કે અહીં આપણે જોઈએ છીએ કે જો આપણે બે ઉકેલો ઉમેરીએ છીએ નવો સોલ્યુશન પણ આ Axનો સોલ્યુશન હશે 0 ઇક્વેશન બરાબર કારણ કે A અને જો x 1 આને સેટીસફાઈકરશે અને A અને x 2 પણ આને સેટીસફાઈકરશે અને પછી A અને આ x 1 વત્તા x 2 પણ તે ઇક્વેશનને સેટીસફાઈકારણ કે Ax 1 વત્તા Ax 2 બંને 0 0 છે તેથી પણ સેટીસફાઈ કરશે તેથી Axનો અહીં સોલ્યુશન સેટ 0 ની બરાબર છે આપણી પાસે કેટલીક સરસ પ્રોપરટીઝછે જેમ કે તમે કોઈપણ બે સોલ્યુશન ઉમેરશો જે પણ સોલ્યુશન હશે અથવા તમે આ સોલ્યુશનમાં n નંબર દ્વારા ગુણાકાર કરો જે પણ એક સોલ્યુશન હશે તેથી ત્યાં ઘણી બધી પ્રોપરટીઝ છે જે વેક્ટર્સ સ્પેસ ધરાવે છે તેથી આપણે હવે પછીનાં લેકચર માં બરાબર ચર્ચા કરીશું અને અહીં નિષ્કર્ષ તેથી ઇક્વેશનની વ્યવસ્થા માટે આ ચર્ચાનું સ્વરૂપ ખૂબ મહત્વનું હતું અને આપણે ફ્રી વેરિયેબલ્સ નો આ કોનસેપ્ટ રજૂ કરી છે અને તે મૂળભૂત રીતે ઇનફાઈનાઈટ ઘણા ઉકેલો તરફ દોરી જાય છે અને ઇક્વેશનની નોન હોમોજીનસ સીસ્ટમના ઉકેલમાં આ વિશિષ્ટ સ્ટ્રક્ચર છે જે આપણને આ x p મળે છે જે સેટીસફાઈ કરે છે આપેલ Ax b બરાબર છે અને આપણી પાસે અહીં એક ભાગ છે xh આપણે સેટીસફાઈ કરીએ છીએ Ax 0 ની બરાબર છે અને એકંદરે પણ આ x નો અર્થ થાય છે કે આ સેટીસફાઈ કરનાર Ax બરાબર છે તો આ અમુક રેફરન્સ નો આપણે ઉપયોગ કર્યો છે આભાર